તો અહિંયા પણતમે ટ્રાન્સમિશન લાઇન અને તેનાં મોડેલિંગ માટે જે રીતે કર્યું હતુંતે પ્રમાણે વિચારી શકાય આ લાઇનનું સેન્ડીંગ એન્ડ છે અને આ રીસિવીંગ એન્ડ છે અને લાઇનનું ચાર્જિંગ એડમીટન્સ એ સેન્ડીંગ એન્ડ અને રીસિવીંગ એન્ડમાં Y2 અને Y2એમ વહેંચાયેલ છે આ લાઇન કરંટ છે અને આ કરંટ IC અહીંથી જાય છે આ લાઇન ઇમ્પીડન્સ Z છે આ ચાર્જિંગ એડમીટન્સ Y2 અને બીજી તરફ Y2 છે આ Vs સેન્ડીંગ એન્ડ વોલ્ટેજ છે અને આ તરફ VR છે આ સેન્ડીંગ એન્ડ કરંટ IC છે અને આ લાઇન કરંટ છે તો KCL પરથી ISILIC થાય તો ધારો કે અહીં બસ i અને k બસ છે અને આ ડેસવાળી લાઇન કોઇ શક્ય જોડાણ માટે બનાવેલ છે તો લાઇન ઇમ્પીડન્સ માટે yik એ લાઇનનું એડમીટન્સ થશે સેન્ડીંગ એન્ડ અને રીસિવીંગ એન્ડ કરંટનાં બદલે અહીં Iik અને શન્ટ એડમીટન્સ તરફ જતું કરંટ Iik0 છે અને આ તરફ લાઇન કરંટ Iik છે તે જ રીતે આ પાવર આ તરફ જઈ રહ્યું છે જે Sik છે તે જ રીતે બસ k માટે પાવર Skiઅને કરંટ Iki લખાય k થી i માટે ચાર્જિંગ એડમીટન્સ yki0 yik0 અને કરંટ Iki0છે તો આ બસ i અને k વચ્ચેની લાઇન માટેનું રીપ્રેઝન્ટેશન છે પરંતુ અહીં તમે ઇમ્પીડન્સનાં બદલે એડમીટન્સ લો છો તો એ સરળ છે તો તમે તેને આકૃતિ 6 પ્રમાણે લખવા માંગતા હોયતો આ પ્રમાણે લખી શકાય જ્યાં Vi એ બસ i નો વોલ્ટેજ છે અને Vk એ બસ k નો વોલ્ટેજ છે જો આ નોડ માટે હું કિર્ચોફનાં પહેલા નિયમ પ્રમાણે લખું તો આ સમીકરણ 23 છે અને તથા જ્યાં Vi ગ્રાઉન્ડ પોટેન્શિયલ પર છે પરંતુ હું અહીં વધું ખબર પડે એટલા માટે બધું સાથે નથી મુક્તો તો સમીકરણ 2324 અને 25 પરથી તો તમને સમીકરણ 26 મળે છે આ લાઇન ફ્લો અને લોસ ગણવા માટે જરૂરી છે તો બસમાં જતો પાવર આ સમીકરણ 27 છે આપણને ખબર છે કે આ સમીકરણ 28 છે સમીકરણ 26 અને 28 નો ઊપયોગ કરતાં તો તેનો મતલબ કે એ કિસ્સા માટે આ સમીકરણ 29 છે તે જ રીતે લાઇનમાં બસ k માંથી પાવર જાય છે તો તમારે સમીકરણ તારવ્વાની જરૂર નથીમાત્ર સમીકરણ 29 માં k અને i ની અદલા બદલી કરો તો હવે તો આ બંને સમીકરણ 29 અને 30 માં તમે yik ને -Yik વડે બદલો તો સમીકરણ 29 અને 31માંથી લખતાંતમને નીચે પ્રમાણે મળે હવે આ બધી વસ્તુને આ સમીકરણમાં મુકો પછી આપણે રીયલ અને ઇમેજીનરી પાર્ટ અલગ કરીશું તોએનો મતલબ કે તો હવે સમીકરણનાં રીયલ અને ઇમેજીનરી પાર્ટ્સ અલગ કરો તો સમીકરણ આ પ્રમાણે બનશે આ સમીકરણ 34 છે અને ઇમેજીનરી પાર્ટ બનશે અને આ i થી k તરફરીએક્ટીવ પાવર ફ્લો થશે ધારો કે તમારી પાસે આ બસ i અને k છે અને ધારો કે લાઇનનું ઇમ્પીડન્સ z બરાબર rjx છે તો પાવર એ આ દિશામાં વહન થઇ રહ્યું છે તો તમે પાવરનું માપન કરો ધારો કે તમે આ પોઇન્ટ પર પાવર માપી રહ્યા છો અને તમારી પાસે આ તરફ વોટમીટર છે અને તમે પાવર માપવા માટે અને CT અને PT વાપરી રહ્યા છો અને તમે માનો કે અહીં 100 મેગાવોટ પાવર છેઅને I2R લોસ નાં કારણે પાવર 100 મેગાવોટ કરતાં ઓછું હશે પણ ધારો કે હું આ દિશામાં 100 મેગાવોટ પાવરનું વહન બતાવી રહ્યો છું તો દાખલા તરીકેઆ પોઇન્ટ પર તમે 99 મેગાવોટ પાવર માપી રહ્યા છો તો વિરુધ્ધ દિશામાં 99 મેગાવોટ હશે તેનો મતલબ બસ i થી k તરફ Pik 100 મેગાવોટ અને બસ k થી i તરફ Pki 99 મેગાવોટ છે તેથી લાઇનનું પાવર લોસ Ploss Pik Pki 100 99 1 મેગાવોટ થાય હવે આ સમીકરણમાં k થી i અદલ બદલ કરતાં તમને નીચેનાં સમીકરણ મળે સમીકરણ 34 અને 35 માં માત્ર i અને k ની અદલા બદલી કરવાની થાયતો તમને નવું સમીકરણ મળે આ સમીકરણ 36 અને 37 છે જે k થી i તરફનો એક્ટીવ અને રીએક્ટીવ પાવર ફ્લો બતાવે છે હવેલાઇન ik માટે રીયલ પાવર લોસ એ સમીકરણ 34 અને 36 પરથી નક્કી કરી શકાય તેનો મતલબ કે હવે આ બંને ઉમેરીએ

સમીકરણ 38 આ સમીકરણ તમને બધું સાદુરૂપ આપ્યા બાદ મળશે તોઆ પરથી મેં તમને કહ્યું એ પ્રમાણે તમે વધું સરળ રીતે જાતે લખી શકો

તોPlossik આ પ્રમાણે મળશે

આ સમીકરણ 39 છે જે લાઇન i અને k વચ્ચેનો લોસ છે તોઆ બસ વોલ્ટેજ અને એંગલનાં સંબંધમાં મળશે તો Gikઆ તમારું કંડક્ટન્સ છે તો આ લાઇન લોસ નો ફોર્મ્યુલા છે જેનો સ્ટાંડર્ડ ફોર્મ્યુલા I2R છે પરંતુ ઘણી વખત તેની જરૂર પડે છે જે હું તમને સમય રહેશેતો કહીશ જો તમે લખો કે કારણ કે ચાર્જિંગ એડમીટન્સ વખતે રીએક્ટીવ કોમ્પોટન્ટ પણ ઉમેરવા પડે આ સમીકરણ 40 છે જે Qloss માટેનું સમીકરણ છે તો આ પરથી તમે i અને k વચ્ચેની લાઇન માટેનાં લોસનું સમીકરણ બનાવ્યું અને તમે Pi અને Qi પાવર ઇન્જેક્શન જોયા હતાં એ જ પ્રમાણે આ Qloss માટેનું સમીકરણ છે તો આ ચાર્જિંગ એડમીટન્સ વખતનો ફોર્મ્યુલા છે જે ન હોય તો આ 0 થાયજો કે બધી ટ્રાન્સમિશન લાઇન માટે આ હોય છે બીજું સાદુરૂપ એ કે જો આપણે ધારીએ કે જો δi δk ખુબ નાનું હોયતો cosδi δk બરાબર 1 થાય તો આ કિસ્સામાં આ રીતે થશે

તો હકીકતમાં વાસ્તવિક્તા એ છે કે આ ટ્રાન્સમિશન લાઇન માટે સાચું નથી તે જ રીતે આપણે ધારણા દ્વારા Qlossik ગણી શકીએ આપણે ગણી શકીએ કે δi δk ≈ 0 તો આ બધું ગોસ સિડલ માટે લોસ ફોર્મ્યુલા અને Pik તથા Qik માટે પુરું થયું તો હવેગોસ સિડલ અલગોરિધમ માટેનું પહેલું પગથિયું એ કે દરેક બસની લોડ પ્રોફાઇલ એટલે કે શરુઆતની કિંમતની ગણતરી તો આ PLi અને QLi જાણીતા છે અને તમારે જનરેટિંગ યુનિટ માટે Pgi અને Qgi નક્કી કરવાનાં છે જો PQ બસ કે PV બસ હોયતો Pgi જાણીતા છે અને Qgi શોધવાનાં છે તો સ્લેક બસ માટે એક્ટીવ અને રીએક્ટીવ જનરેશન નક્કી કરવામાં આવતાંત્યાં વોલ્ટેજ અને એંગલ સ્પષ્ટ હોય છે અને આ ઇટરેટીવ મેથડ દરમિયાન થતું હોય છે તો સ્લેક બસ માટે વોલ્ટેજ અને એંગલ નક્કી હોય છે અને દરેક PQ બસ પર PijQi એટલે કે ઇન્જેક્ટેડ પાવર ગણવામાં આવે છે તો પહેલા પગથિયા તરીકે આ ડેટા તૈયાર કરવામાં આવે છે બીજું પગથિયું એ કેલાઇન પેરામિટર પરથી Y બસ મેટ્રીક્સ તૈયાર કરો અને ત્રીજું પગથિયું એ કે બસ વોલ્ટેજ માટે ઇટરેટીવ ગણતરી કરો અને સ્લેક બસ માટે 1 j 0 થી શરૂઆત કરો PV બસ સિવાયની બધી બસ માટે શરૂઆતનો વોલ્ટેજ મેગ્નીટ્યુડ નક્કી છે અને બધી PQ બસ માટે વોલ્ટેજ એ સ્લેક બસ જેટલો એટલે કે ફ્લેટ સ્ટાર્ટ તરીકે લો તો સ્લેક બસ વોલ્ટેજ બરાબર 1 j 0 હોયતો બીજી બસો માટે શરૂઆતનું વોલ્ટેજ 1 j 0 હોય તો આ ત્રીજું પગથિયું છે હવે ત્રીજા પગથિયામાં n 1 વોલ્ટેજનાં સમીકરણ ઉકેલવાનાં થાય છેજ્યાં બસ 1 સ્લેક બસ છે અને V2V3Vn બધાં સમીકરણો તમારે બનાવ્વા પડે છે તેથી n 1 કોમ્પલેક્ષ વોલ્ટેજનાં સમીકરણ થાય છેકારણ કે બસ 1 સ્લેક બસ છે આનાં પછીતમારે વોલ્ટેજ મેળવ્યા પછી કન્વર્જન્સ ચકાસવાનાં હોય છે અને કન્વર્જન્સ ક્રાયટેરિયા આપણે આગળ જોયાં છે

તો તમારે એપ્સિલોન એ ડેટામાં આપવામાં આવેલ છે તો એપ્સિલોન એ 10 4 થી 10 5 ની મર્યાદામાં હોય છેજેમાં તમારે કન્વર્જન્સ ચકાસવાનું હોય છે જો એ ન હોયતો ઇટરેશન આગળ વધારાય છે જેમ કે 2 પછી 3 ઇટરેશનજેવું ગોસ સિડલ માં થાય છે તેનાં પછી સ્લેક બસનો પાવર સમીકરણ 15 અને 16 વડે ગણી શકાય છે તોઅહીં બંને સમીકરણ ફરી લખેલ છે આ સમીકરણ 15 અને 16 છે જ્યાં બસ 1 સ્લેક બસ છે આ સમીકરણ 41 છે તે જ રીતે એકવાર જ્યારે તમે સ્લેક બસ પાવર ગણોતો સમીકરણ 15 અને 16 માં i બરાબર 1 મુકી લાઇન ફ્લો ગણી શકાય છે તો હવે આ કિસ્સો છેલ્લું પગથિયું છે તો તમારી જોડે સમીકરણ 34 અને 35 એ લાઇન ફ્લો માટેનાં સમીકરણ છે તો Pik અને Qik નાં આ બધાં સમીકરણમાં જો સોલ્યુશન કન્વર્જ થાય તો Pik અને Qik ની બધી કિંમત મળે છે તો તમે આ પ્રમાણે સમીકરણમાં કિંમત મુકીને પાવર ફ્લો શોધી શકો છો તો આ સમીકરણ 34 અને 35 છે અને રીયલ અને રીએક્ટીવ પાવર લોસ Plossik અને Qlossik સમીકરણ 39 અને 40 વડે શોધી શકાય છે તોપછી આપણે દાખલો ગણીશું પરંતુ એ પહેલ હું તમને એક રસપ્રદ વસ્તું બતાવ્વા માગું છુંજેમાં પાવર સિસ્ટમનાં બંધારણ અને બીજી ખાસ વસ્તુઓ હોય આ દાખલો તમે તમારી જાતે જ ગણશોઆ સેન્ડીંગ એન્ડ વોલ્ટેજ VS∠δS અને આ રીસિવીંગ એન્ડ વોલ્ટેજ VR∠δR છે અને લાઇનનું ઇમ્પીડન્સ rjx રેઝીસ્ટન્સ અને રીએક્ટન્સમાં બતાવેલ છે અને રીસિવીંગ એન્ડ તરફ આ લોડ એ PRjQR છે હવેઆ કરંટ I એ સેન્ડીંગ એન્ડ તરફથી વહે છે ચાર્જિંગ એડમીટન્સ ધ્યાને લીધેલ નથી અને સેન્ડીંગ એન્ડ અને રીસિવીંગ એન્ડ વોલ્ટેજનો સંબંધ શોધવાનો છે તો સેન્ડીંગ એન્ડ વોલ્ટેજને R અને X નાં સંબંધમાં લખી PR અને QR શોધવાનાં છે બીજો હેતુ એ છે કે મારે સેન્ડીંગ એન્ડ અને રીસિવીંગ એન્ડનું વોલ્ટેજ મેગ્નીટ્યુડ જાળવ્વાનું છેતો મારે કેટલું કમ્પેનસેશન આપવું પડે તોએનાથી પહેલા આ બીજો કિસ્સો છે મારે VS VR અને PRનો સંબંધ મેળવ્વાનું છે જો આપણે યાદ કરીએ તો શોર્ટ લાઇન માટે VS બરાબર VR વત્તા I નું મેગ્નીટ્યુડ નાં ગુણાકારમાં કૌંસમાં R cosδવત્તા X sinδ થાય તો આ કેસમાં તમે શું કરશોઆ મેં તમને સોંપ્યું પહેલી વાત કે તમે આને સેન્ડીંગ એન્ડ અને રીસિવીંગ એન્ડ ન કહો તો આ VS∠δS છે અને VR∠δR છે અને આ લોડ PRjQR છે લોડ કરંટ I છે આ તમારા માટે દાખલો છે આમાં લોડ ફ્લો સાથે કંઇ લેવા દેવા નથી આ તમારા માટે ગોસ સિડલ મેથડનો દાખલો છે તો આ સમીકરણ તમને મળે આ એક સમીકરણ છેતો બીજું સમીકરણ આ છે

તમે રીયલ અને ઇમેજીનરી પાર્ટ અલગ કરો આ પછી તમે બાકીની વધારાની વસ્તુ δS અને δR દૂર કરો અને હું તમને આ સમીકરણ આપું છુંતમે તેનું શું કરશોતે નક્કી કરો તો રીયલ અને ઇમેજીનરી પાર્ટ અલગ કરો અને ડેલ્ટા દૂર કરો જો એમ કરોરીસિવીંગ એન્ડ વોલ્ટેજ આ પ્રમાણે મળશે

તો આ સમીકરણજે મે તમને બતાવ્યું એ તમારા માટે માત્ર મહાવરો છે અને લોડ ફ્લો સાથે સંબંધ નથી હવે પછી ગોસ સિડલ મેથડ માટે આવતાં દાખલામાં આ બે સમીકરણ લખો અને આ સમીકરણો વાપરો તમારે સેન્ડીંગ એન્ડ અને રીસિવીંગ વોલ્ટેજનાં સંબંધમાંથી ડેલ્ટા રદ કરવાનું છે મને આશા છે કે આ સમીકરણ મેં સાચું લખ્યું છે તો આ તમને ઉકેલ લાવી આપશે હવેઆપણે ગોસ સિડલ મેથડ માટે ન્યુમેરિકલ સોલ્યુશન આવનારા લેક્ચર્સમાં જોઇશું